સ્થિતિ મૂલ્ય દરખાસ્ત 1 હેલો હું IIT કાનપુરનથી જયંતા ચેટર્જી છુ અમે સંચાલકીય સેવાઓ અને સમકાલીન મુદ્દાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ તેથી આ પાંચમાં અઠવાડિયે આપણે સૌપ્રથમ અમારી છેલ્લા સપ્તાહની ચર્ચાઓ વિશે થોડી ફરી ચર્ચા સાથે શરૂઆત કરી શકીએ છીએ તેથી જો તમને યાદ હોય કે ગયા અઠવાડિયે અમે એક મુખ્ય કેસ સ્ટડી હાથ ધર્યો હતો અને આ કેસ સ્ટડી અરવિંદ આઇ કેર હોસ્પિટલનો હતો તે હોસ્પિટલ કેવી રીતે વધારાના સમયની એક વૈશ્વિક સંસ્થા બની ગઈ એક સેવા મોડેલ જેનુ મોટી સંખ્યામાં અનુકરણ કરવામાં આવ્યું છે દેશો અને વૈશ્વિક સ્તરે સાબિત થઈ શકે તેવા અભિગમ અને ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તાની તબીબી સંભાળ માટે તે પ્રખ્યાત છે જ્યારે અમે અરવિંદ આઈ કેર વિશે ચર્ચા કરી ત્યારે અમે સેવાઓને શ્રેષ્ઠ બનાવવા વિશેના બે મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી જેમાં એક સેવા પ્રક્રિયા વિશે છે અમે બતાવ્યું કે કેવી રીતે અરવિંદ આઇ કેરે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈજનેરીમાં ઉપયોગમાં લેવાતી તકનીકોમાંથી ઉત્પાદન એસેમ્બલી લાઇનમાંથી વિવિધ શ્રેષ્ઠ પ્રેક્ટિસનો ઉપયોગ કર્યો છે અને તે મોડેલો તે સિદ્ધાંતો નવીન પ્રક્રિયાઓ બનાવવા માટે તે શ્રેષ્ઠ પ્રથાઓ લાગુ કરી છે જે ખર્ચમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરે છે રાહ સમયનું સંચાલન કરે છે અને કતારનો સમય ન્યૂનતમ સ્તરે અને ડોકટરો અને નિષ્ણાતોના પ્રાઇમ સમયને શ્રેષ્ઠ બનાવે છે તેથી તેઓ ફક્ત મોતિયાના ઓપરેશનના મુખ્ય પગલાઓ અથવા મધુપ્રમેહ રેટિનોપેથીની સારવાર વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે તેથી સારી પ્રક્રિયા પ્રથાઓ બનાવવા માટે વિજ્ઞાનને અપનાવીને સેવા વ્યવસાયની શ્રેષ્ઠતા બનાવવા વિશે અરવિંદ પાસેથી લેવા જેવી આ એક મુખ્ય શીખ હતી અમે જોયું કે તેઓએ કેવી રીતે હરોળ સંતુલિત તકનીકોનો ઉપયોગ કર્યો છે તેઓએ કેવી રીતે કતાર સિદ્ધાંત કતાર વ્યવસ્થાપનનો ઉપયોગ કર્યો છે તેઓએ કેવી રીતે કાર્ય વર્ણન અને કાર્યના વિભાગ અને કાર્ય પ્રવાહનો ઉપયોગ કર્યો છે જે એક તરફ ખૂબ જ ચોક્કસ અને ખૂબ જ સ્પષ્ટ વિચારો પ્રદાન કરે છે પરંતુ તેમ છતાં ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ પેરામેડિક્સ પ્રારંભિક તબીબી અધિકારીઓ જેઓ દર્દીના ઇતિહાસનો અભ્યાસ કરે છે અથવા જેઓ સારવારના માર્ગ વિશે નિર્ણય લે છે તેમને સ્વાયત્તતા પ્રદાન કરો આ દ્વૈતતા પર વિસ્તરણ કરતા સમજાયું કે આ સેવા શ્રેષ્ઠતા માટેની મુખ્ય આવશ્યકતા છે અમે પ્રખ્યાત ત્રિકોણ તરફ જોયું જ્યાં ત્રણ ખૂણા પર અમારી પાસે સેવા સંસ્થા સેવા કર્મચારી અને સેવા ઉપભોક્તા છે અમે સમજીએ છીએ કે આ ત્રિકોણની દરેક દિશા પર કાર્યક્ષમતા અને સ્વાયત્તતા વચ્ચે અથવા નિયંત્રણ અને સહ નિર્માણ વચ્ચે અમને થોડો તણાવ છે અને અમે સમજી ગયા કે આ દ્વૈતતા જીવનની એક હકીકત છે અને આ દ્વૈતતાને નિયંત્રિત કરવાની જરૂર છે તેને દૂર કરી શકાતી નથી અથવા ઉકેલી શકાતી નથી પરંતુ આપણે એક સાથે તેનો અભ્યાસ કરવાની જરૂર છે કે એક તરફ આપણી પાસે સ્પષ્ટ સારી રીતે વ્યાખ્યાયિત પ્રક્રિયા પ્રવાહ હોવો જોઈએ બીજી તરફ દરેક સ્પર્શ બિંદુ પર અમારે ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ માટે નિર્ણય લેવા માટે થોડીક કાર્યવાહીની સ્વતંત્રતા અમુક અક્ષાંશ આપવી પડશે અમે સફળતાના ચક્ર અને નિષ્ફળતાના ચક્રનો અભ્યાસ કર્યો અમે સમજી ગયા કે કર્મચારીઓ કેવી રીતે ચક્ર ચલાવે છે તેનો અર્થ એ છે કે પ્રક્રિયાનો પ્રવાહ જે કર્મચારીને ખુશ અને સફળ બનાવે છે તે ગ્રાહક ચક્ર સાથે ખૂબ નજીકથી જોડાયેલો છે જ્યાં ગ્રાહક સંતોષ અને પુનરાવર્તિત મુલાકાત ઓળખાણ અને ગ્રાહક હિમાયત એક ચક્રમાં જાય છે કુલ વેચાણ કર્મચારી પ્રેરણા કર્મચારી સંતોષ અને સંબંધિત કર્મચારી ચક્ર સાથે ખૂબ સારી રીતે જોડાયેલું છે અને અમે સમજી ગયા કે આ કર્મચારી સશક્તિકરણ હાંસલ કરવા માટે એમને એક પ્રકારના નેતૃત્વની જરૂર છે જેને અમે સ્તર પાંચનું નેતૃત્વ કહીએ છીએ વીના જીવનચરિત્રમાં નમ્રતા નમ્ર વલણ નમ્રતા ઘમંડ નહીં નિશ્ચય અને દૃઢ ઇચ્છાશક્તિના અનુદાન સંયોજનને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે પરંતુ લગભગ એક સેવકને સુપર ઓર્ડિનેટ મશીનમાં વિશ્વાસ છે અને અમે ગયા અઠવાડિયે તારણ કાઢ્યું છે કે ઉત્તમ સેવા સંસ્થાઓમાં દરેક સ્તરે ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ સેવા કર્મચારીઓ પણ આ નેતૃત્વ મિશનરી નેતૃત્વથી પ્રેરિત છે તેથીજ્યારે કર્મચારી માને છે કે તેઓ એવું કઈક કરી રહ્યા છે જે મિશન લક્ષી છે જે નફા થી પણ કઈક વધુ છે ત્યારે તેઓ માત્ર સમાન્ય ધંધો નથી કરતાં પણ તેઓ પોતાથી થતી ઉત્તમ કામગીરી કરે છે તેને આપણે કર્મચારી સશક્તિકરણ કર્મચારી સમર્પણ અને કર્મચારી જોડાણ કહીએ છીએ જે ઉત્તમ સેવા આપવા માટે મૂળભૂત આવશ્યકતા છે સેવા ઉત્કૃષ્ટતાના આ બાંધકામ બ્લોક્સને સમજ્યા પછી આ અઠવાડિયે આપણે બે પ્રગતિશીલ દિશાની સમજ સાથે શરૂઆત કરીશું એક તે વ્યવસાય અથવા તે બાંધકામ બ્લોક્સને સંયોજિત કરીને સેવા વ્યવસાય માટે મૂલ્ય દરખાસ્ત બનાવવા વિશે છે જેની અમે અગાઉ ચર્ચા કરી છે અને અમે સ્થિતિની ખૂબ જ ચુસ્તપણે સંબંધિત ખ્યાલની ચર્ચા કરીશું

સરળ રીતે કહીએ તો સ્થિતિનો અર્થ વિગતવાર વ્યાખ્યાયિત કરીએ તો તમે કયા વ્યવસાયમાં છો તમારો સેવા વ્યવસાય શું છે તેનો અર્થ એ છે કે આપણે કોઈપણ વ્યવસાયના સૌથી મહત્વપૂર્ણ ભાગથી અમારી વ્યાખ્યા પ્રક્રિયા શરૂ કરવી પડશે અને તે છે ગ્રાહકો તેથી અમે સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ કે વર્તમાન અને સંભવિત ગ્રાહકોના મનમાં અમારી સંસ્થા શું છે તેથી એકવાર અમે વ્યાખ્યાયિત કરીએ છીએ કે હવે અમે ગ્રાહકોને શું સેવા આપીએ છીએ અને અમે કયાને લક્ષ્ય બનાવવા માંગીએ છીએ અને આ જ છે તે જરૂરી છે કે શરૂઆતમાં અમારી પાસે અહીં ખૂબ જ ચપળ વ્યાખ્યા છે તેથી યાદ રાખો કે અરવિંદ આઇ કેર હોસ્પિટલ તેમની પ્રારંભિક સ્થિતિ વિશે ખૂબ જ સ્પષ્ટ હતી તેઓ આર્થિક પિરામિડના તળિયે એવા લોકોની સેવા કરી રહ્યા હતા જેઓ તબીબી સેવાઓની અગાઉની શૈલી પરવડી શકતા ન હતા તેથી ગ્રાહકને ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો અને સેવા ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી તો હવે અમે કયા ગ્રાહકોને સેવા આપીએ છીએ અને અમે કયા ગ્રાહકોને લક્ષ્ય બનાવવા માંગીએ છીએ હું થોડી વાર પછી આ પર આવીશ કે આપણે કયાને લક્ષ કરવા માંગીએ છીએ પહેલા આપણે શરૂઆત કરીએ છીએ કે આપણે કયા ગ્રાહકોને સેવા આપવા માંગીએ છીએ આ વિભાજનની પ્રક્રિયા છે ગ્રાહક વિભાજન ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેવું હોવું જોઈએ માપી શકાય તેવું હોવું જોઈએ તેની પાસે વ્યવસાયની તક તરીકે અથવા સેવાની તક તરીકે તે નોંધપાત્ર હોવી જોઈએ તેમાં વૃદ્ધિની સંભાવના હોવી જોઈએ અને આ બધું આપણે જ્યારે શરૂઆતના ભાગમાં જોયું અરવિંદ આઇ કેર માટે વર્ણન છે કે આ તક કેટલી મોટી છે અને તેઓએ તકને કેવી રીતે ટ્રેક કરી શકે આગળની બાબત ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી કે શું કરે છે આ ચોક્કસ બજાર વિભાજન માટે અમારા વર્તમાન સેવા ઉત્પાદનો માટે મૂલ્ય દરખાસ્ત શું છે અમારા દરેક સેવા ઉત્પાદનો હરીફથી કેવી રીતે અલગ છે તેથી અરવિંદ મૂલ્યની દરખાસ્ત ખૂબ જ સ્પષ્ટ હતી કે તે કિંમતના સ્તરે સેવા પ્રદાન કરવા જઈ રહી હતી જે તે સમયે બજારમાં ઉપલબ્ધ હતી તેના કરતા ઘણી ઓછી હતી તેમ છતાં તેમની બજાર ગુણવત્તા ઉપલબ્ધ હતી તેના કરતા ઘણી સારી હતી તેઓએ ગુણવત્તાને પુનઃવ્યાખ્યાયિત કરી તેઓએ અન્યથી અલગ કરીને ગુણવત્તાને વ્યાખ્યાયિત કરી કદાચ તેમના દર્દીઓ લાકડાના ચારપાઈ પર સૂતા હોય ઉનાળામાં સાદડીઓ પર સૂતા હોય કદાચ તે બધા વાતાનુકૂલિત રૂમમાં ન હોય કે તે જે તબીબી રીતે જરૂરી હોય તે સિવાય પરંતુ ઓપરેશન ઉત્તમ હતું સારવાર ઉત્તમ હતી આપેલા લેન્સની ગુણવત્તા ઉત્તમ હતી તેથી કોર માટે સર્વોચ્ચ ગુણવત્તા અને અન્યથી અલગ કરવા માટે ગુણવત્તાનું સ્વીકાર્ય સ્તર ઉત્તમ હતુ તેથી આ પ્રકારનું સંયોજન આ પ્રકારની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ છે અને પછી અમે ગ્રાહકને કેટલી સારી રીતે લક્ષ્ય બનાવીએ છીએ અમારી સેવાઓ બધી જરૂરિયાતો પૂરી કરી રહી છે કે કેમ ભવિષ્યની તકો શું છે આ તમે જોશો કે જે રીતે અરવિંદે મોતિયાના ઓપરેશનથી લઈને આંખની સંભાળના અન્ય વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે જેમાં ગ્લુકોમા જેવા વિસ્તારો ખૂબ જટિલ વિસ્તારો સામેલ છે પરંતુ તેઓએ તે સ્ટેપ બાય સ્ટેપ કર્યું અમે એ પણ અભ્યાસ કર્યો કે કેવી રીતે 1976 થી 1978 1981 થી 1984 સુધી તેઓએ કેવી રીતે નાના નાના પગલાં લીધા અને પછી લાંબી છલાંગ લગાવવાનું શરૂ કર્યું અને આજે તેઓ ઘણા દેશોમાં ફેલાયેલા છે ઘણા સ્થળોએ આંખની સંભાળ સેવાઓની લગભગ સમગ્ર શ્રેણીને આવરી લે છે તેથી આ માર્ગને સમજવા માટે આપણે અહીં આ વિશિષ્ટ ચિત્ર જોઈ શકીએ છીએ તેથી અમે થોડા ગ્રાહકો માટે સાંકડી સેવા રજૂ કરી રહ્યા છીએ અહીંથી અરવિંદે શરૂઆતમાં શરૂઆત કરી હતી આને અમે સેવા અને બજાર કેન્દ્રિત સંપૂર્ણ કેન્દ્રિત સેવા કહીએ છીએ તેથી બજાર એ પિરામિડના તળિયેના લોકો છે જે તે દિવસો માં ઉચ્ચ ગુણવત્તા વારી ખાનગી તબીબ સેવા જે મોતિયા ના ઓપરેશન માટે મળતી પણ તેઓ ને આ સેવા પરવડતી નહીં તેથી તે સેવા રજૂઆતની પહોળાઈ સાંકડી છે બજાર સાંકડી છે આજે અરવિંદ ત્યાંથી અહીં આવી ગયો છે તેનો અર્થ એ કે તેમનું બજાર ધ્યાન સ્પષ્ટ છે કે તેઓ હજુ પણ માત્ર આંખની સંભાળ જ કરી રહ્યા છે તેઓ કોરોનરી ઓપરેશનમાં નથી તેઓ મગજની સર્જરીમાં નથી તેઓ ઓર્થોપેડિક્સમાં નથી તેઓ ગેસ્ટ્રોએન્ટેરિટિસમાં નથી તેઓ આંખની સંભાળ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે તેથી તેમનું બજાર સ્પષ્ટ છે પરંતુ આજે તેઓ વિવિધ પ્રકારના બજારોની વિશાળ શ્રેણીમાં સેવા આપી રહ્યાં છે હવે ત્યાં બિનકેન્દ્રિત હોઈ શકે છે આજની દુનિયામાં આ એક મુશ્કેલ દરખાસ્ત છે પરંતુ દરેક વ્યક્તિ માટે બધું બનવાનો પ્રયાસ કરવા માટે સંગઠન જરૂરી છે તેથી એક ખૂબ મોટુ બજાર અથવા ખાતાકીય દુકાન તેનુ એક ઉદાહરણ હોઈ શકે છે જ્યારે દુકાનદારોએ શરૂ કર્યું ત્યારે તેઓ બજાર કેન્દ્રિત હતા અને તે બંધ થઈ જાય છે પરંતુ તેઓ એક પ્રકારનું ખૂબ જ વ્યાપકપણે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા અને તે તેમના માટે સમસ્યા ઉભી કરી રહ્યું હતું તેઓ હવે ફરીથી બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યાં વ્યવસાય સેવા હોઈ શકે છે જે ફક્ત સેવા પર કેન્દ્રિત છે જેનો અર્થ છે કે તેઓ ઘણા બજારોને સેવા આપે છે તેઓ સેવા રજૂ કરે છે તે સંકુચિત રીતે વ્યાખ્યાયિત થયેલ છે તેથી અમારી પાસે ઉદાહરણ તરીકે ભોજોહોરી મન્ના ભોજનાલયની જે એક સાંકળ મૂળ રૂપે કલકત્તામાં શરૂ થઈ હતી જે ખૂબ જ આધુનિક વાતાવરણમાં બંગાળી પરંપરાગત ભોજન પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી તેઓએ કલકત્તામાં એક પછી બે પછી ત્રણ ભોજનલય ખોલીને શરૂઆત કરી હતી તે હવે ભારતમાં શહેરો ઘણી જગ્યાએ ફેલાયેલી છે તેઓ બંગાળી રાંધણકળા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેઓ આજે વિવિધ સ્થળોએ સેવા આપી રહ્યા છે તેથી તમે જોઈ શકો છો કે તમે તમારી સ્થિતિને સ્પષ્ટ કરવા માટે તમારા વ્યવસાયને વ્યાખ્યાયિત કરી શકો છો આ સ્થિતિના સિદ્ધાંતો છે અને જે તમારી સેવા રજૂ કરવાનું વર્ગીકરણ ખૂબ જ નજીકથી જોડાયેલ છે તેથી અમે ઉદાહરણો પર જઈને આગળ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું મહત્વનો મુદ્દો એ છે કે સેવાની શ્રેષ્ઠતા માટે સામાન્ય રીતે અહીં સ્થાનની જરૂર હોય છે જે ભોજોહોરી મન્ના અથવા અરવિંદ આઈ કેર પાસે છે ભોજોહોરી મન્નાએ એક ભોજનાલયથી શરૂઆત કરી તેઓ અહીં ઓવરટાઇમમાં જતાં આધુનિક વાતાવરણમાં પરંપરાગત બંગાળી ભોજન પીરસતા હતા તેનો અર્થ એ છે કે સેવા એ જ છે પરંતુ તે ઘણા બજારોમાં સેવા આપી શકે છે અથવા અરવિંદ આઇ કેરની જેમ અહીંથી અહીં ખસેડી શકાય છે જેનો અર્થ છે કે તમે સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરો છો પરંતુ બજારની વિશેષતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમે બજારની વિશેષતાઓને વિસ્તૃત કરો અને રજૂ કરવામાં આવતી સેવાઓની સંખ્યાને વિસ્તૃત કરો તો આજની સ્થિતિમાં જેને આપણે અગાઉ ધ્યાન વિનાની અથવા દરેક માટે બધું કહીએ છીએ તે એક પ્રકારનો સેવા વ્યવસાય છે જે ઊભરતાં બજારોમાં ખૂબ જ નક્કર નથી અને તે બાબત માટે મોટા ભાગના સ્થળોએ આવા ઘણા વ્યવસાયો કે જે ખૂબ મોટી દુકાનો છે જેમ કે વોલ માર્ટ અને અન્ય તેઓને ઘણી રીતે પુનઃવ્યાખ્યાયિત કરવા પડે છે તેઓએ તેમના વ્યવસાયને ઘણી રીતે ઓવરટાઇમમાં પુનઃવ્યાખ્યાયિત કર્યા છે પરંતુ તે શંકાસ્પદ છે કે શું આજે જો તમે સેવા ઉદ્યોગસાહસિક તરીકે છો તો તમે તે પ્રકારના વિશાળ મોટા બેન્ડથી શરૂઆત કરી શકો છો તેથી સંભવતઃ તમે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત સેવા અને બજાર કેન્દ્રિત વ્યવસાય તરીકે પ્રારંભ કરશો અને પછી તમે અહીં જઈ શકો છો જ્યાં તમે હજી પણ બજાર કેન્દ્રિત છો પરંતુ તમે સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરી રહ્યાં છો અથવા તમે તમારી સેવા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો તો તમે વિશાળ વિવિધ બજાર વિસ્તારોમાં સેવા આપી શકો છો તેથી કાં તો સેવાઓની શ્રેણીમાં વધારો કરો અને સેવાઓના તમારા દફતરને વિસ્તૃત કરો અથવા સેવાના પ્રકાર સેવાની શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરો પરંતુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત બજાર સંભાળ રાખો અથવા બેંગ્લોર કલકત્તા દિલ્હી બોમ્બે અને તેથી વધુ બજારોમાં સેવા આપો પરંતુ તે એક ઉચ્ચ વર્ગનું પરંપરાગત બંગાળી ભોજન રજૂ કરે છે તેથી આ તમારે સારી રીતે સમજવાની જરૂર છે આ ચાર ચતુર્થાંશ તમારી આસપાસના વિવિધ પ્રકારનાં ઉદાહરણોને જુએ છે અને પછી આ રેખાકૃતિ પર જાઓ અને તમારા વ્યવસાયને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરો કે તમે કોની સેવા કરો છો તમે શું સેવા આપો છો તમે અન્ય લોકોથી કેમ અલગ છો કોઈ આ સેવા નંબર શા માટે ખરીદશે શા માટે તેઓ તમારી પાસેથી ખરીદશે અને શા માટે તેઓ તમારી પાસેથી ખરીદવાનું ચાલુ રાખશે આ ત્રણ મૂળભૂત પ્રશ્નો કોઈ આ સેવા શા માટે ખરીદશે તેઓ તમારી પાસેથી શા માટે ખરીદશે અને શા માટે તેઓ ખરીદતા રહેશે તમારા તરફથી આ ત્રણ મૂળભૂત પ્રશ્નો કરી શકો છો જો કે અમે તમારી સામે આવેલા આ છ બ્લોકમાં વધુ વિસ્તરણ કર્યું છે જ્યાં અમે આ ગ્રાહકો કોણ છે આજે ગ્રાહકો કોણ છે અને આવતીકાલે ગ્રાહકો કોણ છે તેના પરિમાણો ઉમેર્યા છે હું ઈચ્છું છું કે તમે આ એક એસાઇનમેન્ટ કરો અને પછી તેને પ્રસ્તુત કરો તેથી તમે આ ચાર ચતુર્થાંશમાંથી પ્રથમ સ્થાન પસંદ કરો અને પછી તમે આ આક્રમકતા પર જાઓ અને વ્યાખ્યાયિત કરો કે તે એક વ્યવસાય હોઈ શકે છે જે હાલના વ્યવસાય જેવો જ છે અથવા તે એક નવો વિચાર હોઈ શકે છે જેને તમે કોઈ નવીનતાને પ્રોત્સાહન આપવા માંગો છો આ ચાર અઠવાડિયાની ક્રિયાપ્રતિક્રિયા પછી હવે તમારા મગજમાં પરપોટો છે કોઈપણ રીતે તમારે આ બે આકૃતિઓનો ઉપયોગ કરવો પડશે અને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને રજૂ કરવું પડશે તમારો સેવા વ્યવસાય શું છે તમે કોની સેવા કરો છો આજે તમે કોની સેવા કરો છો કાલે તમે કોની સેવા કરશો તમારી સેવા સ્પર્ધાત્મક સેવાઓથી કેવી રીતે અલગ છે તમે તેમના સુધી કેવી રીતે પહોંચશો મૂળભૂત રીતે કોઈપણ માર્કેટિંગ પુસ્તકમાં તમે વિભાજન લક્ષ્યીકરણ અને સ્થિતિને પણ જોઈ શકો છો અને તમારી પાઠ્ય પુસ્તકમાં લવલોક અને વિર્ટ્ઝ અને મારી દ્વારા લખેલી આ પાઠ્યપુસ્તકનો સંદર્ભ લઈ શકો છો સેવા માર્કેટિંગ લોકો ટેક્નોલોજી વ્યૂહરચના 7મી આવૃત્તિ પીયર્સન ઈન્ડિયા દ્વારા પ્રકાશિત અને આ માટે તમારે પ્રકરણ 3 અને પ્રકરણ 4 નો સંદર્ભ લેવો જોઈએ આપણે અગાઉ પ્રકરણ 3 ના કેટલાક મુખ્ય મુદ્દાઓ ચર્ચા કરી છે જેની આપણે અહીં આજે ચર્ચા કરી છે અને પછી તમે આ અસાઇનમેન્ટ કરવા સક્ષમ બનશો